પહેલાનાં પ્રવચનોમાં આપણે લિનયર ઐલ્જબ્રા જોયું પરંતુ અમે એક લિનયર ઐલ્જબ્રિક વ્યૂ લીધું જ્યાં આપણે સમીકરણો અને વેરીએબ્લસ અને આ સમીકરણોની સોલ્યુએબિલિટી અને તેથી વધુ જોયુ આ જ વિષય આપણે જીઓમેટ્રિક વ્યૂ પણ લઈ શકીએ છીએ જ્યાં આપણે વેક્ટર અને હાયપરપ્લેન હાલ્ફ સ્પેસ અને તેના વિશે વિચારીએ છીએ તેથી અમે લિનયર ઐલ્જબ્રાના આગળના કેટલાક પ્રવચનોમાં આ આવરી લઈશું જ્યારે અમે આ કરીએ છીએ ત્યારે આપણે અંતર હાયપરપ્લેન હાલ્ફ સ્પેસ આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટરના વિચારોને આવરીશું હવે આમાંની કેટલીક એવી બાબતો છે જે તમારા મોટાભાગના લોકો માટે ખૂબ સારી રીતે જાણીતી હશે તેમ છતાં સંપૂર્ણતા ખાતર હું આ બધા વિચારોમાંથી પસાર થઈશ અને પછી હું તે બધા વિચારોનો ઉપયોગ કરીશ જ્યારે આપણે હાયપર પ્લેનનું વર્ણન કરીએ ત્યારે હાલ્ફ સ્પેસ અને તેથી વધુ તેથી આપણે ડિસ્ટન્સના વેક્ટર નોટેશન ને આવરી લઈશુંઆપણે પ્રોજેકશન્સ વિશે વાત કરીશું હાયપર પ્લેન વિશે વાત કરીશું આપણે હાલ્ફ સ્પેસ વિશે વાત કરીશું અને પછી આપણે આ લેક્ચરમાં આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર વિશે વાત કરીશું હમણાં સુધી જો આપણે વેરીએબ્લસના સમૂહ તરીકે a X b અને X તરફ ધ્યાન આપતા હોઈએ છીએ જેની ગણતરી કરવાની જરૂર છે તેથી આપણે આ નોટેશન x1 x2 નો વેક્ટર તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ જ્યાં આપણે આને વેરીએબ્લસ x1 ના સોલ્યુશન તરીકે અર્થઘટન કરીએ છીએ અને વેરીએબ્લસ x2 ના સોલ્યુશન તરીકે અર્થઘટન કરીએ છીએ વેક્ટર X વિશે વિચારવાનો બીજો રસ્તો એ છે કે આને 2 ડાઈમેન્શનલ સ્પેસમાં ખરેખર એક બિંદુ છે અને અહીં આપણે કહીએ છીએ કે તે 2 ડાઈમેન્શનલ સ્પેસ કહીએ છીએ કારણ કે ત્યાં 2 વેરીએબ્લસ છે તેથી ઉદાહરણ તરીકે જો તમે x1 અને x2 લો આને 2 ડાઈમેન્શનલ સ્પેસમાં ખરેખર એક બિંદુ ની જેમ વિચારી શકો છો જ્યાં એક અક્ષ છે જે x1 રજૂ કરે છે ને અને ત્યાં એક અન્ય અક્ષ છે જે x2 રજૂ કરે છે અને x1 અને x2 ની કિંમત પર આધાર રાખી ને તમને આ પ્લેનમાં ક્યાંય પણ એક બિંદુ મળશે તેથી ઉદાહરણ તરીકે જો તમારી વેક્ટર તરીકે 1 છે અને જો આ એક છે અને આ એક છે તો બિંદુ અહીં હશે તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ આપણે વેક્ટરને કોઈ ચોક્કસ ડાઈમેન્શનલ સ્પેસના પોઇન્ટ્સ તરીકે જોઈ રહ્યા છીએ કારણ કે અહીં 2 નંબરો છે તેથી આપણે 2 ડાઈમેન્શનલ સ્પેસ વિશે વાત કરી છે જો ઉદાહરણ તરીકે અહીં 3 નંબરો છે તો પછી તે 3 ડાઈમેન્શનલ સ્પેસમાં એક બિંદુ હશે તમે આને વેક્ટર તરીકે પણ વિચારી શકો છો અને અમે વેક્ટરને ઓરિજીન માંથી ડિફાઇન કર્યો છે તેથી હું આ X ને વેક્ટર તરીકે વિચારી શકું છું જ્યાં હું ઓરિજીનને બિંદુથી જોડું છું તેથી તે સમાન વેક્ટર X નો બીજો વ્યૂ છે અને એકવાર આપણે આને વેક્ટર તરીકે વિચારીએ વેક્ટર પાસે ડિરેકશન અને મેગ્નીટ્યૂડ બંને હોય છે તેથી આ કિસ્સામાં ડિરેકશન આ છે અને મેગ્નીટ્યૂડ તે છે આપણે ઓરિજીનથી ડિસ્ટન્સ તરીકે શું વિચારીએ છીએ અને આ કિસ્સામાં આપણે બધા જાણીએ છીએ યુક્લિડેન ડિસ્ટન્સ માટેનું આ જાણીતું સૂત્ર જે રુટ છે x12 x22 બરાબર તેથી તે ઓરિજીનથી આ બિંદુનું ડિસ્ટન્સ છે હવે ખૂબ જ સરળ ઉદાહરણ તરીકે જો તમારી પાસે 0 34 છે તો તમે ઓરિજીનથી ડિસ્ટન્સ શોધી શકો છો જે રુટ 32 42 5 થવાનું છે એ નોંધવું અગત્યનું છે કે જીઓમેટ્રિક કોન્સેપ્ટની 2D અથવા 3 D માં કલ્પના કરવી વધુ સરળ છે જો કે તેઓ કરવું મુશ્કેલ છે તેથી ઉચ્ચ ડાઈમેન્શનમાં તેમ છતાં મૂળભૂત ગણિત આપણે જે કરી શકીએ છીએ તે જ રહ્યું છે તેથી આપણે 2D અને 3D જીઓમેટ્રિનો ઉપયોગ કરીને આ મૂળભૂત ખ્યાલોને સમજી શકીએ છીએ અને પછી ફક્ત ડાઈમેન્શનની સંખ્યાને સ્કેલ કરી શકીએ છીએ અને પછી મોટાભાગની વસ્તુઓ જે આપણે સમજીએ છીએ અને શીખો ઉચ્ચ ડાઈમેન્શનમાં પણ સમાન હશે તેથી પહેલાની સ્લાઇડમાં આપણે 2 ડાઈમેન્શનમાં એક બિંદુ જોયો હવે ચાલો એવા કિસ્સામાં ધ્યાનમાં લઈએ જ્યાં આપણી પાસે 2 ડાઈમેન્શનમાં 2 પોઇન્ટ છે આપણી પાસે x1 અહીંછે જેમાં 2 કોઓર્ડિનેટ્સનું પ્રતિનિધિત્વ કરતી 2 સંખ્યાઓ છે અને આપણી પાસે x2 અહીં છે જે પણ 2 કોઓર્ડિનેટ્સને રજૂ કરે છે હવે આપણે એ સવાલ પૂછીએ છીએ કે શું આપણે વેક્ટરને ડીફાઈન કરી શકીએ કે નહીં જે x1 થી x2 જશે તેથી સચિત્ર રીતે આ તે રસ્તો છે જેમાં આપણે આ વેક્ટરને ડીફાઈન કરશું આપણે શું કરીએ છીએ આપણે x1 થી શરૂ કરીને x2 સુધી ની એક રેખા દોરીએ છીએ અને આ વેક્ટર x2 x1 છે વેક્ટરની ડિરેકશન અહીં આ દ્વારા આપવામાં આવી છે પાછલા કેસની જેમ જ દરેક વેક્ટરની ડિરેકશન અને મેગ્નીટ્યૂડ હશે તેથી અમે પૂછી શકીએ કે આ વેક્ટરનું મેગ્નીટ્યૂડ શું છે અને તે આપણે અહીં જાણીતા સૂત્ર દ્વારા આપવામાં આવે છે જ્યાં તમે મૂળભૂત રીતે કરો છો ત્યાં તમે આ બિંદુ ના x1 કોઓર્ડિનેટ્સ લો અને આ બિંદુ ડિફરન્સ સ્ક્વેર ને લે છે આ બિંદુ ના x2 કોઓર્ડિનેટ્સ લો ડિફરન્સ લો અને સ્ક્વેર કરી ને તે બંનેને ઉમેરશે અને એક રુટ લો અને તે જ અહીં આપણું સમીકરણ છે આ અહીં આ વેક્ટરની લંબાઈ છે આ પણ અહીં આપેલ કોમ્પેક્ટ સ્વરૂપમાં લખી શકાય છે જે રુટ T છે આને સમજાવવા માટેના બે સરળ ઉદાહરણો જો મારી પાસે 2 પોઇન્ટ A અને B છે જ્યાં A 2 7 છે B 5 3 છે તો તમે 5 અને 2 વચ્ચેનો ડિફરન્સ લો અને પછી એનો સ્ક્વેર કરો અને પછી3 અને 7 વચ્ચેનો ડિફરન્સ લો અને પછી એનો સ્ક્વેર કરો અને ત્યારબાદ તમને લંબાઈ 5 મળશે તેથી તે રેખાની લંબાઈ હશે જે 2 પોઇન્ટ A અને B વચ્ચે દોરવામાં આવી છે હવે યુનિટ લંબાઈવાળા વેક્ટર્સને ડીફાઈન કરવું ઉપયોગી છે કારણ કે એકવાર તમે યુનિટ લંબાઈમાં વેક્ટર લખો તે દિશામાં કોઈ અન્ય વેક્ટર જેના મેગ્નીટ્યૂડમાં તમને રુચિ હોય એ યુનિટ વેક્ટર તરીકે લખી શકાય છે તેથી હું યુનિટ વેક્ટરને કેવી રીતે ડિફાઇન કરી શકું ચાલો આપણે આ વેક્ટર a 3 4 લઈએ આપણે જાણીએ છીએ કે આ વેક્ટર માટેના ઓરિજીનથી ડિસ્ટન્સ 32 42 5 નું રુટ છે તેથી યુનિટ વેક્ટરને ડિફાઇન કરવા માટે તમે શું કરો તમે વેક્ટર લો અને તેને વેક્ટરના મેગ્નીટ્યૂડથી વિભાજીત કરો તેથી આ કિસ્સામાં તે 5 છે તેથી યુનિટ વેક્ટર 3 બાય 5 4 બાય 5 બને છે તેથી રસપ્રદ વાત એ છે કે આ યુનિટ વેક્ટર A ની જ દિશામાં છે જો કે તેનું મેગ્નીટ્યૂડ 1 છે તેથી હું A ને જ 5 વખત A લખી શકું છું તેથી હવે જે બન્યું છે તે આ યુનિટ વેક્ટર છે અને આનું મેગ્નીટ્યૂડ 5 છે જે આપણે અહીં મેળવ્યું છે અમે આગળ નો કોન્સેપ્ટ રજૂ કરીએ છીએ જે આપણે શીખવવા જઈ રહેલા ઘણી બાબતોને સમજવા મહત્વપૂર્ણ છે જો 2 વેક્ટર હોય તો અમે આ વેક્ટર્સને એક બીજા ના ઓર્થોગોનલ તરીકે કહીએ છીએ જયારે તેમનો ડોટ પ્રોડક્ટ 0 હોય તેથી હું ડોટ પ્રોડક્ટ ને કેવી રીતે ડિફાઈન કરી શકું તેથી જો હું 2 વેક્ટર A અને B લેવ તો એમનો એન ડોટ પ્રોડક્ટ i1naibi છે તેથી મૂળભૂત રીતે તમે જે કરો છો તે એ છે કે જો તમારી પાસે 2 ડાઈમેન્શનલ વેક્ટર છે તો પછી તમે 2 x કોઓર્ડિનેટ્સ લો તેમને ગુણાકાર કરો અને પછી તમે 2 y કોઓર્ડિનેટ્સ લો અને તેમનો ગુણાકાર કરો અને તે બંને ઉમેરો અને તમે ડોટ પ્રોડક્ટ મેળવશો આ ડોટ પ્રોડક્ટ ફરીથી ડિસ્ટન્સ જે આપણે પહેલા જોયું હતું તે જ રીતે છે Aᵀ B ની જેમ કોમ્પેક્ટ સ્વરૂપમાં પણ લખી શકાય છે તમે ખૂબ સરળતાથી જોઈ શકો છો કે આ અને આ એક સરખા હશે અને જો આ ડોટ પ્રોડક્ટ 0 હોય તો આપણે આ વેક્ટર્સ A અને B ને એકબીજાના ઓર્થોગોનલ તરીકે કહી શકયે છે તો ચાલો આપણે આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ ચાલો 3 ડાઈમેન્શનલ સ્પેસમાં 2 વેક્ટર લઈએ ચાલો કહીએ કે મારી પાસે એક વેક્ટર છે જે 1 2 4 છે અને મારી પાસે બીજો વેક્ટર છે જે 2 5 2 છે અને જો હું આ 2 ની વચ્ચે કોઈ ડોટ પ્રોડક્ટ લઈશ જે v1Tv2 અથવા v2Tv1 છે બંને સમાન હશે મારી પાસે v1Tછે જે 1 2 4 છે અને આ 2 5 2 છે જો આ એક ટાઈમ્સ 2 5 ટાઈમ્સ 2 4 ગુણ્યા 2 હશે તો તમે 0 પર જોશો તેથી આપણે કહીએ છીએ કે આ 2 વેક્ટર એક બીજાના ઓર્થોગોનલ છે હવે તે જ 2 વેક્ટર્સ લો જે એકબીજા સાથે ઓર્થોગોનલ છે અને તમે જાણો છો કે જ્યારે હું આ 2 વેક્ટરો વચ્ચે કોઈ ડોટ પ્રોડક્ટ લઉ ત્યારે તે 0 પર જઇ રહ્યો છે જો હું પણ શરત લાદું છું કે હું ઇચ્છું છું કે આ પ્રત્યેક વેક્ટરનું મેગ્નીટ્યૂડ યુનિટ હોય તો હું શું કરી શકું શું હું આ વેક્ટર લઈ શકું અને પછી આ વેક્ટરના મેગ્નીટ્યૂડ દ્વારા આ વેક્ટરને વિભાજીત કરી શકું તેથી આ એક 2 હોલ સ્ક્વેર્ડ 4 સ્ક્વેર્ડનું રુટ બનશે એ જ રીતે હું આ વેક્ટર લઈશ અને આ વેક્ટરને સમાન વેક્ટરના મેગ્નીટ્યૂડથી વિભાજીત કરીશ જે 2 સ્ક્વેર 5 સ્ક્વેર્ડ 2 સ્ક્વેરનું રુટ બનશે હવે આ 2 યુનિટ વેક્ટર છે કારણ કે મેગ્નીટ્યૂડ સમાન છે અને આ યુનિટ વેક્ટર્સ પણ એક બીજા માટે ઓર્થોગોનલ હોવાનું બહાર આવે છે ઓર્થોગોનલ પ્રોપર્ટી ખોવાઈ રહી નથી કારણ કે આ સ્કેલેર કોન્સ્ટન્ટ્સ છે તેથી જ્યારે તમે v1Tv2 અથવા v2Tv1 લેવ છો તો તે હજી પણ 0 હશે તેથી આ વેક્ટર્સ હજી પણ એક બીજા માટે ઓર્થોગોનલ હશે જો કે હવે વ્યક્તિગત રીતે તેમની પાસે યુનિટ મેગ્નીટ્યૂડ પણ છે આવા વેક્ટરને ઓર્થોનોર્મલ વેક્ટર કહેવામાં આવે છે જે આપણે અહીં વ્યાખ્યાયિત કર્યા છે નોંધ લો કે બધા ઓર્થોનોર્મલ વેક્ટર વ્યાખ્યા દ્વારા ઓર્થોગોનલ છે હવે અમે ત્યાર પછીના રસપ્રદ કૉન્સેપ્ટ પર આવી રહ્યા છીએ કે જેની આપણને ડેટા સાયન્સ માં જરૂર પડશે અને હું આ કૉન્સેપ્ટને ખૂબ જ સરળ ઉદાહરણો દ્વારા સમજાવવા જઈ રહ્યો છું આ પણ ખૂબ ફોર્મલ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે હું જે કરવા જઇ રહ્યો છું તે છે હું આને ખૂબ જ સરળ ફેશનમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું જેથી તમે સમજો કે આનો અર્થ શું છે અને હું આ સંદર્ભમાં એક સંદર્ભ પણ આપવા માંગુ છું કેમ કે આ કેટલીક બાબતો શા માટે અમને ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી જોવામાં રુચિ છે તેથી અમે બેસીસ વેક્ટર રજૂ કરવા જઈ રહ્યા છીએ તેથી અહીં વિચાર નીચે મુજબ છે ચાલો આપણે R સ્ક્વેર્ડ લઈએ જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે 2 ડાઈમેન્શનમાં વેક્ટર જોઈ રહ્યા છીએ તેથી હું ઘણા બધા વેક્ટર સાથે આવી શકું ખરું તેથી અસંખ્ય વેક્ટર હશે જે 2 ડાઈમેન્શનમાં હશે તેથી આ કહેવા જેવું છે જો હું 2 ડાઈમેન્શન સ્પેસ લેઉં તો હું કેટલા પોઇન્ટ મેળવી શકું તેથી હું અસંખ્ય પોઇન્ટ મેળવી શકું છું જે અહીં રજૂ કરવામાં આવ્યું છે તેથી મેં કેટલાક વેક્ટર મૂક્યા છે અને પછી આ બિંદુઓ રજૂ કરે છે કે આ સ્પેસમાં આવા અસંખ્ય વેક્ટર છે હવે આપણને અહીં અસંખ્ય વેક્ટર છે એ કરતાં કંઈક વધુ સમજવામાં રસ હોઈશું તેથી અમને જેની રુચિ છે તે છે જો આપણે કેટલાક બેઝિક એલિમેન્ટનો ઉપયોગ કરીને આ બધા વેક્ટરનું પ્રતિનિધિત્વ કરી શકીએ અને પછી આ બેઝિક એલિમેન્ટનું કેટલુક કોમ્બિનેશન જે આપણને રુચિ છે તે છે હવે ચાલો ઉદાહરણ તરીકે 2 વેક્ટરનો વિચાર કરીએ ν 1 0 અને ν 0 1 હવે ₁ ₂ જો તમે અહીં આવેલ કોઈપણ વેક્ટર લો છો તો ચાલો કહીએ કે 2 1 લો હું 2 1 ને આ વેક્ટર આ વેક્ટરના કેટલાક લિનયર કોમ્બિનેશન માં લખી શકું છું એ જ રીતે 4 4 લો હું આ 4 4 ને આ વેક્ટર આ વેક્ટરના કેટલાક લિનયર કોમ્બિનેશન માં લખી શકું છું અને આ સ્પેસમાં તમારી પાસેના કોઈપણ વેક્ટર માટે તે સાચું હશે તેથી અમુક અર્થમાં આપણે જે કહીએ છીએ તે છે કે આ 2 વેક્ટર સ્પેસને કેરક્ટરાઇજ઼ કરે છે અથવા તે સ્પેસ માટેનો બેસીસ બનાવે છે અને આ સ્પેસમાં કોઈપણ વેક્ટર ફક્ત આ 2 વેક્ટરના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે હવે તમે નોંધ્યું છે કે લિનયર કોમ્બિનેશન ખરેખર નમ્બર્સ છે તેથી ઉદાહરણ તરીકે જો હું આ 1 0 1 0 1 ના લિનયર કોમ્બિનેશન તરીકે લખવા માંગું છું તો લિનયર કોમ્બિનેશન સ્કેલેર ગુણાકાર 2 છે જે આ છે અને 1 જે આ અહીં 4 અહીં છે અને આ રીતે છે તેથી જ્યારે આપણી પાસે અહીં અસંખ્ય વેક્ટર્સ છે તે બધા ફક્ત 2 વેક્ટરના લિનયર કોમ્બિનેશન તરીકે જનરેટ કરી શકાય છે અને અમે અહીં બતાવ્યા છે આ 2 વેક્ટરને 1 0 1 0 1 હવે આ 2 વેક્ટર હોલ સ્પેસ માટેનો બેસીસ કહેવાય છે જો હું સ્પેસમાં દરેક વેક્ટરને આ વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકું છું અને આ વેક્ટર્સ તે દરેકમાંથી સ્વતંત્ર છે પછી અમે તેમને સ્પેસ માટેનો બેસીસ તરીકે કહીશું તેથી તમે કેમ ઇચ્છો છો કે આ વેક્ટર્સ એક બીજાથી સ્વતંત્ર રહે અમે ઇચ્છીએ છીએ કે આ વેક્ટર્સ એકબીજાથી સ્વતંત્ર રહે કેમ કે આપણે દરેક વેક્ટર પાસે યુનિક માહિતી ઉત્પન્ન કરવા જોઈએ છે જો તે એકબીજા પર આધારીત થઈ જાય તો પછી આ વેક્ટર કંઇક યુનિક લાવશે નહીં તેથી બેસીસમાં 2 ગુણધર્મો છે બેસીસના દરેક વેક્ટરે કંઈક યુનિક લાવવું જોઈએ અને આ વેક્ટર્સ આખી સ્પેસને કેરક્ટરાઇજ઼ કરવા માટે પૂરતા હોવા જોઈએ બીજા શબ્દોમાં વેક્ટર કંપલીટ હોવું જોઈએ તેથી આપણે ફોર્મલી નીચે મુજબ કહી શકીએ છીએ કોઈપણ સ્પેસ માટેનો બેસીસ વેક્ટર એ વેક્ટર્સનો સમૂહ છે જે સ્વતંત્ર હોય છે અને સ્પેસ માં સ્પાન હોય છે અને શબ્દ સ્પાનનો મૂળ અર્થ એ છે કે તે સ્પેસના કોઈપણ વેક્ટર હું બેઝ વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકું છું તેથી પહેલાનું ઉદાહરણ આપણે જોયું કે 2 વેક્ટર્સ v1 1 0 અને v2 0 1 આખા R સ્ક્વેર્ડને સ્પાન કરી શકે છે અને તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તેઓ એકબીજાથી સ્વતંત્ર છે કારણ કે આમાંથી કોઈ સ્કેલર તમને આ વેક્ટર આપી શકશે નહીં તેથી હવે પછીનો પ્રશ્ન જે તરત જ માથામાં પૉપ અપ કરે છે જો મારી પાસે બેસીસ વેક્ટર છે તો તે યુનિક છે હવે તે તારણ આપે છે કે આ બેસીસ વેક્ટર યુનિક નથી તમે બેસીસ વેક્ટરના ઘણા બધા સેટ શોધી શકો છો તે બધા સમાન હશે એકમાત્ર શરતો એ છે કે તેઓએ સ્વતંત્ર હોવું જોઈએ અને તે જગ્યાને સ્પાન કરવા જોઈએ તેથી તે જ ઉદાહરણ લો અને ચાલો આપણે બીજા 2 વેક્ટરનો વિચાર કરીએ જે સ્વતંત્ર છે તેથી પહેલા જેવું જ ઉદાહરણ જ્યાં આપણે 2 બેસીસ વેક્ટર્સ 1 0 અને 0 1 નો ઉપયોગ કર્યો હતો હું તેમને 1 1 અને 1 1 દ્વારા બદલીશ હવે પ્રથમ વસ્તુ જે આપણે તપાસવી પડશે જો આ વેક્ટર લિનયરલી સ્વતંત્ર છે કે નહીં અને તે ચકાસવું ખૂબ જ સરળ છે જો હું આ વેક્ટરને કોઈપણ સ્કેલેરથી ગુણાકાર કરું છું તો હું આ વેક્ટરને ક્યારેય મેળવી શકીશ નહીં તેથી ઉદાહરણ તરીકે જો હું આને 1 દ્વારા ગુણાકાર કરું તો મને 1 અને 1 મળશે અને પરંતુ 1 1 નહીં તેથી આ 2 એક બીજાથી લિનયરલી સ્વતંત્ર છે ચાલો હવે તે જ વેક્ટર લઈએ અને પછી જોઈએ કે શું થાય છે તેથી યાદ રાખો કે આપણે અગાઉના કિસ્સામાં 2 1 નું પ્રતિનિધિત્વ કર્યું છે 2 ટાઈમ્સ 1 0 1 ગુણ્યા 0 હવે ચાલો જોઈએ કે હું 2 1 ને 1 1 અને 1 1 ના લિનયર કોમ્બિનેશન તરીકે રજૂ કરી શકું કે નહીં તમે આ જુઓ આ લિનયર કોમ્બિનેશન સૂચના છે તેમ છતાં મેં આ વેક્ટર્સની પસંદગીની રીતને કારણે આ સંખ્યાઓ આ જેવી નથી તેથી પહેલાનાં કિસ્સામાં જ્યારે આપણે 0 1 પર 1 0 નો ઉપયોગ કરીએ છીએ ત્યારે અમે કહ્યું હતું કે આ 2 વખત 1 0 1 ટાઈમ્સ 0 1 લખી શકાય છે જો કે નમ્બર્સ હવે બદલાઈ ગઈ છે તેમ છતાં હું આને આ 2 બેઝિક વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકું છું ચાલો આપણે 4 4 ને ઉદાહરણ તરીકે લઈએ તેથી તે એક રસિક લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે જે 4 ટાઈમ્સ 1 1 0 ટાઈમ્સ 1 1 બરાબર છે તેથી તે તમને 4 4 આપશે તે જ રીતે 1 3 લખી શકાય છે 2 ટાઈમ્સ 1 1 1 ટાઈમ્સ 1 1 તેથી આ તે જ બેઝિક વેક્ટર્સનું બીજું લિનયર કોમ્બિનેશન છે તેથી મુખ્ય મુદ્દા જે હું અહીં બનાવવા માંગું છું તે એ છે કે બેઝિક વેક્ટર યુનિક નથી ત્યાં ઘણી રીતો છે જેમાં તમે બેઝિક વેક્ટરને ડીફાઈન કરી શકો છો જો કે તે બધા એક સમાન સંપત્તિ વહેંચે છે કે જો મારી પાસે વેક્ટરનો સમૂહ છે જેને હું બેઝિક વેક્ટર તરીકે કહું છું તો તે વેક્ટરો એક બીજાથી સ્વતંત્ર હોવા જોઈએ અને તેઓએ હોલ સ્પેસ માં સ્પાન થવા જોઈએ અને તમે 0 1 1 0 લેવ અને તેને બેઝિક સેટ કહો અથવા તમે 1 1 અને 1 1 લો અને તેને બેઝિક સેટ કહો બંને બરાબર છે અને તમે જોઈ શકો છો કે દરેક કિસ્સામાં વેક્ટર એક બીજાથી સ્વતંત્ર છે અને તે હોલ સ્પેસ માં સ્પાન થયા છે અહીં એક રસપ્રદ નોંધવાની બાબત એ છે કે મારી પાસે 2 બેઝિક સેટ હોઈ શકતા નથી જેમાં વિવિધ વેક્ટર્સ હોય મારો અહીં અર્થ એ છે કે જોકે અગાઉના ઉદાહરણમાં બેઝિક વેક્ટર 1 0 અને 0 1 હતાફક્ત 2 વેક્ટર હતા એ જ રીતે આ કિસ્સામાં બેઝિક વેક્ટર 1 1 અને 1 1 છે જો કે હજી પણ ફક્ત 2 વેક્ટર છે તેથી જ્યારે તમારી પાસે બેઝિક વેક્ટરના ઘણા સેટ હોઈ શકે તે બધા બરાબર સમાન છેદરેક સેટમાં વેક્ટરની સંખ્યા સમાન હશે તેઓ જુદા હોઈ શકતા નથી અને આ જોવાનું સરળ છે હું આને ફોર્મલી બતાવવાની નથી પરંતુ આ તે વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તે જ સ્પેસ માટે બીજા શબ્દોમાં કહીએ તો તમારી પાસે 2 બેઝિક સેટ હોઈ શકતા નથી એક n સાથે વેક્ટર અન્ય એક m વેક્ટરવાળા તે શક્ય નથી તેથી જો તે સમાન સ્પેસ માટેનો બેઝિક સેટ છે તો દરેક સેટમાં વેક્ટરની સંખ્યા સમાન હોવી જોઈએ હવે હું તમને એવું વિચારવા માંગતો નથી કે બેઝિક સેટ હંમેશા વેક્ટરમાં એલિમેન્ટ્સની સંખ્યા હોવો જોઈએ તેથી તમને બીજું ઉદાહરણ આપવા માટે અમે આ ડેટાને ચોક્કસ ફેશનમાં બનાવ્યો છે હવે વેક્ટરના આ સેટને ધ્યાનમાં લો અહીં અનંત સંખ્યામાં વેક્ટર્સ છે અને અમે કહીશું કે આ બધા વેક્ટર સ્પેસ R 4 માં છે જેનો મૂળભૂત અર્થ એ છે કે આ દરેક વેક્ટરમાં 4 ઘટકો છે હવે અમે પૂછવા માંગીએ છીએ આ પ્રકારના વેક્ટર્સ માટેનો બેઝિક સેટ શું છે હવે જ્યારે હું આ અહીં કરું છું ત્યારે ધારણા એ વધારાના વેક્ટર્સ છે જે હું ઉત્પન્ન કરું છું તેમાંની અનંત સંખ્યા બધા ચોક્કસ પેટર્નને અનુસરે છે કે આ વેક્ટર્સ પણ અનુસરે છે અને આપણે જોશું કે તે પેટર્ન શું છે તેથી આપણે જે કરી શકીએ તે છે આપણે લઈ શકીએ ચાલો આપણે અહીં 2 વેક્ટર લઈએ આ કિસ્સામાં આ રીતે કોઈ મહત્વપૂર્ણ વિચારને સમજાવવા માટે આ ઉદાહરણ બનાવવામાં આવ્યું છે ચાલો આ વેક્ટર્સ v11 જે 1 2 3 4 2 છે જે 4 1 2 3 છે અને ચાલો અહીં કેટલાક વેક્ટર લઈએ આ સેટમાં ચાલો આપણે અહીં આ વેક્ટર લઈએ અને પછી શું થાય છે તે જોઈએ જ્યારે હું તેને આ 2 વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન તરીકે લખવાનો પ્રયત્ન કરું છું તેથી હું જોઈ શકું છું કે જો હું આ લેઉં તો હું તેને બીજા વેક્ટરના 1 ગણી આ 0 વખત લખી શકું છું તો તે એક લિનયર કોમ્બિનેશન છે ચાલો અહીં બીજા કેટલાક વેક્ટર લઈએ તો ચાલો ઉદાહરણ તરીકે કહીએ કે આપણે આ વેક્ટર 7 7 11 15 લીધું છે આપણે જોઈ શકીએ છીએ કે તે 3 ટાઈમ્સ પ્રથમ વેક્ટર 1 વખત બીજા વેક્ટરના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે હવે તમે આ વેક્ટર્સમાંથી દરેક માટે આ કવાયત કરી શકશો અને તમે જોઈ શકશો કારણ કે અમે આ વેક્ટર્સ બનાવ્યા છે તેના કારણે તમે જોઈ શકશો કે આમાંના દરેક વેક્ટર હું v1 અને v2 ના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકું છું તેથી આ મૂળભૂત રીતે જે કહે છે તે નીચે મુજબ છે તે કહે છે કે જોકે આ દરેક વેક્ટર્સમાં મારી પાસે 4 ઘટકો છે એટલે કે આ બધા વેક્ટર R 4 માં છે કારણ કે આ વેક્ટર્સ જે રીતે જનરેટ થયા છે તેમને સમજાવવા માટે 4 બેઝિક વેક્ટરની જરૂર નથી આ બધા વેક્ટર્સ ફક્ત 2 બેઝિક વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન તરીકે ઉતરી આવ્યા છે જે અહીં અને અહીં આપવામાં આવે છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ તમામ વેક્ટર્સ A₂ ડાઈમેન્શનલ ઓક્યુપાઇ કરશેઆપણે તેને R 4 માં એક subspace કારણ કે કૉલ તેથી જો તમે R 4 માં દરેક વેક્ટર લો તો પછી કંઈપણ છોડ્યા વિના તમારે તે બધાને સમજાવવા માટે 4 બેઝિક વેક્ટરની જરૂર પડશે જો કે આ વેક્ટર્સને આ રીતે પસંદ કરવામાં આવ્યા છે કે તે ફક્ત આ 2 વેક્ટર્સના રેખીય સંયોજન છે તેથી આ બધાને રજૂ કરવા માટે મારે ફક્ત 2 વેક્ટરની જરૂર છે તેથી હું કહું છું કે આ બધા વેક્ટર R 4 માં 2 ડાઈમેન્શનલ સબ સ્પેસમાં આવે છે તેથી આ સબસ્પેસનો એક મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે જે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તમને શા માટે તે સમજાવું છું આપણને ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આ પ્રકારની બાબતોમાં રસ છે હવે હવે પછીનો પ્રશ્ન કે જે આપણે પૂછી શકીએ તે નીચે મુજબ છે તેથી આ પાછલી સ્લાઇડ જેવું જ છે સિવાય કે મેં કોઈ ડોટ ડોટ કાઢી નાખ્યા છે તેથી આ વિશે વિચારવાની રીત આપણે કહી શકીએ કે ત્યાં કેટલીક ડેટા જનરેશન પ્રક્રિયા છે જે આના જેવા વેક્ટર જનરેટ કરે છે અને ડોટ ડોટ ડોટ્સ કે જે મેં છોડી દીધા છે તે પણ તે જ ફેશનમાં પેદા થશે કારણ કે તે છે તે પણ વેક્ટર છે જે સમાન ડેટા જનરેશન પ્રક્રિયા દ્વારા જનરેટ કરવામાં આવ્યાં છે તેથી મારી પાસે ચોક્કસ ડેટા જનરેશન પ્રક્રિયા છે છે અને હું તેમાંથી નમૂનાઓ ઉત્પન્ન કરું છું અને મેં 10 પ્રયોગો કરી દીધાં છે તેથી મને આ 10 નમૂનાઓ મળ્યા છે અને અન્ય ડોટ્સ સમાન હશે હવે જાણવા માંગુ છું કે જો તમે મને આ આપો R 4 માં વેક્ટર તેને રજૂઆત કરવાની મારે કેટલા બેઝિક વેક્ટર્સની જરૂર છે પહેલાની સ્લાઈડમાં મેં પહેલેથી જ તમને બતાવ્યું હતું કે બેઝિક વેક્ટર શું છે અને પછી બતાવ્યું કે સબસ્પેસ મેળવવા માટે હું R4 માં ફક્ત 2 ના ઘણા લિનયર કોમ્બિનેશન કેવી રીતે પેદા કરી શકું હું અહીં એક ઈન્વર્સ સમસ્યાને જોઈ રહ્યો છું જ્યાં મને ખબર નથી કે વેક્ટર શું છે જે આ નમૂનાઓ ઉત્પન્ન કરે છે તેમ છતાં મને પૂરતા પ્રમાણમાં નમૂનાઓ મળ્યા છે ચાલો આપણે 10 કહીએ અને જો મારે આ પ્રયોગ ચાલુ રાખવાનો હતો અને જો તે જ ડેટા જનરેશન પ્રક્રિયા હોત તો હું 20 નમૂનાઓ 30 નમૂનાઓ મેળવી શકું છું જો કે હું જાણવા માંગુ છું કે આ 10 નમૂનાઓ સાથે છે હું કેવી રીતે બેઝિક વેક્ટર શોધી શકું તેથી આપણે આ કરવા પહેલાં જે કોન્સેપ્ટ શીખ્યા છે એ વાપરવા જઈ રહ્યા છીએ જો આપણે આ બધા વેક્ટર્સને આ રીતે મેટ્રિક્સમાં સ્ટેક કરવાના હતા તેથી અહીં આ પ્રથમ વેક્ટર છે અહીંથી બીજો વેક્ટર છે અને આ રીતે છેલ્લી વેક્ટર સુધીની અને હું કહું છું કે મારી પાસે ઘણા બધા વેક્ટર છે મારે આ બધાને લિનયર કોમ્બિનેશન તરીકે રજૂ કરવાની કેટલી મૂળભૂત વેક્ટરની જરૂર છે તે એક સવાલ છે જે હું પૂછી રહ્યો છું જવાબ સીધો છે આ તે છે જે આપણે પહેલા જોયું છે જો તમે આ મેટ્રિક્સનો રેન્ક શોધો તો તે તમને લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા આપશે તેથી તેનો મૂળભૂત અર્થ શું છે જો મને આ મેટ્રિક્સ માટે ચોક્કસ રેન્ક મળે છે તો તે મને કહે છે કે ત્યાં ફક્ત ઘણા બધા લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ કોલમ છે અને દરેક અન્ય કોલમ તે લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ કોલમ ના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે તેથી જ્યારે મારી પાસે અહીં ઘણી બધી કોલમ છે 1 2 10 સુધી મેટ્રિક્સનો રેન્ક મને કહેશે કે આ બધા કોલમને સમજાવવા માટે કેટલા ફંડામેન્ટલ છે અને મને કેટલી કોલમની જરૂર છે જેથી હું આ કોલમ્સના લિનયર કોમ્બિનેશન તરીકે બાકીની કોલમ્સ કેવી રીતે જનરેટ કરી શકું અને જેમ હું ફરીથી ઉલ્લેખ કરું છું જો ડેટા જનરેશન પ્રક્રિયા આમાં વધુને વધુ કોલમ્સ ઉમેરતી રહે છે તો પણ તે જ રહે છે તો તે પણ અહીં આપણે જે કોલમ્સ ઓળખી છે એનું લિનયર કોમ્બિનેશન હશે તેથી જ્યારે આપણે આગળ વધીએ અને આ મેટ્રિક્સનો રેન્ક શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે મેટ્રિક્સનો રેન્ક 2 હશે અને તે 2 થશે કારણ કે આપણે જે રીતે આ ડેટા જનરેટ કર્યો છે એના લીધે હવે જો તમે આ વેક્ટર્સને એવી રીતે જનરેટ કર્યા હોત કે તેઓ 3 વેક્ટર્સના લિનયર કોમ્બિનેશન છે તો મેટ્રિક્સનો રેન્ક 3 હોત જો તમે આ વેક્ટર્સને એવી રીતે જનરેટ કર્યા હોત કે તેઓ 4 લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સના કોમ્બિનેશન છે તો મેટ્રિક્સનો રેન્ક 4 હોત પરંતુ તે મેટ્રિક્સનો મહત્તમ ક્રમ હોત કારણ કે R 4 માં તમારે બધા વેક્ટર્સને રજૂ કરવા 4 થી વધુ લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સની જરૂર હોતી નથી તેથી મહત્તમ રેન્ક 4 હોઈ શકે છે રેન્ક 1 2 અથવા 3 હોઈ શકે છે જો તે 1 છે તો મારી પાસે ફક્ત 1 બેઝિક વેક્ટર છે જો ત્યાં 2 હોય તો 2 બેઝિક વેક્ટર હોય છે 3 ત્યાં 3 બેઝિક વેક્ટર હોય છે અને તે રીતે આ કિસ્સામાં કારણ કે મેટ્રિક્સનો રેન્ક 2 છે ત્યાં ફક્ત 2 કોલમ વેક્ટર છે કે જે આ મેટ્રિક્સમાં દરેક કોલમનું પ્રતિનિધિત્વ કરવા જરૂરી છે તેથી આધાર સમૂહનું કદ 2 છે તે કંઈક છે જે આપણે નિર્ધારિત કર્યું છે આગળનો પ્રશ્ન એ છે કે બેઝિક સેટ ની સાઈઝ 2 છે એકચયુઅલ વેક્ટર શું છે આપણે શું કરી શકીએ તે છે આપણે અહીં કોઈપણ 2 લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ કોલમ પસંદ કરી શકીએ છીએ અને તે પછી તે બેઝિક વેક્ટર હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે હું આ અને આ પસંદ કરી શકું છું અને કહી શકું છું કે આ આ બધા કોલમ માટેનો આ બેઝિક વેક્ટર છે અથવા હું આ અને આ અને આ અથવા આ અને આ અને તેથી વધુ પસંદ કરી શકું છું તેથી ત્યાં સુધી હું કોઈપણ 2 કોલમ પસંદ કરી શકું છું જ્યાં સુધી તે એકબીજાથી લિનયરલી સ્વતંત્ર હોય અને આ તે કંઈક છે જે આપણે જાણીએ છીએ તે પહેલાં જે આપણે શીખ્યા છીએ કારણ કે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે બેઝિક વેક્ટરને યુનિક હોવાની જરૂર નથી તેથી હું કોઈપણ 2 લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ કોલમ્સ પસંદ કરું છું જે આ ડેટાને રજૂ કરે છે હવે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આ શા માટે મહત્વપૂર્ણ છે તે સમજાવવા માટે મને એક મિનિટ લેવા દો હું તમને થોડાક નમ્બર્સ બતાવીશ માની લો કે હું આવા 200 નમૂનાઓ કહી શકું છું અને હું આ 200 નમૂનાઓ સંગ્રહવા માંગુ છું કારણ કે દરેક નમૂનામાં 4 નમ્બર્સ હોય છે હું 200 ટાઈમ્સ 4 સ્ટોર કરીશ જે 8 નમ્બર્સ છે ચાલો હવે માની લઈએ કે અમે આ 200 નમૂનાઓ માટે એકસરખી કસરત કરીએ છીએ અને પછી આપણે શોધી કાઢીએ છીએ કે આપણી પાસે ફક્ત બે બેઝિક વેક્ટર છે જે આ સમૂહમાંથી 2 વેક્ટર બનશે હું જે કરી શકું તે છે હું આ 2 બેઝિક વેક્ટર સ્ટોર કરી શકું છું જે 8 નમ્બર્સ હશે જે 2 બાય 4 છે અને બાકીના 198 નમૂનાઓ માટે આ નમૂનાઓમાંના દરેક નમૂનાઓ અને બધી નમ્બર્સ સંગ્રહિત કરવાને બદલે હું શું કરી શકું દરેક નમૂના માટે શું હું ફક્ત 2 નમ્બર્સ જ સાચવી શકું તેથી ઉદાહરણ તરીકે જો તમે આ નમૂના લો બધા 4 નમ્બર્સ સ્ટોર કરવાને બદલે હું ફક્ત 2 નમ્બર્સ સ્ટોર કરી શકું છું જે લિનયર કોમ્બિનેશન છે જેનો ઉપયોગ હું આ બનાવવા માટે કરીશ તેથી ઉદાહરણ તરીકે મારી પાસે અહીં 2 બેઝિક વેક્ટર છે ત્યાં કોઈક નંબર હશે જે બેસિસ વેક્ટરનો α1 ટાઈમ્સ હશે α2 ટાઈમ્સ બીજો બેઝિક વેક્ટર જે મને આ સેમ્પલ બરાબર આપશે તેથી આ 4 નમ્બર્સને સંગ્રહિત કરવાને બદલે હું ફક્ત આ 2 કોન્સ્ટન્ટ્સ સ્ટોર કરી શકું છું અને કારણ કે મેં પહેલેથી જ બેઝિક વેક્ટર્સ સંગ્રહિત કર્યા છે જ્યારે પણ હું આનું પુનર્નિર્માણ કરવા માંગું છું હું ફક્ત પ્રથમ કોન્સ્ટન્ટ્સ લઇ શકું છું અને મલ્ટિપ્લાય V 1 બીજા કોન્સ્ટન્ટ્સ મલ્ટિપ્લાય V 2 અને હું આ નંબર મેળવીશ તેથી હું 2 બેઝિક વેક્ટર સંગ્રહિત કરું છું જે મને 8 નમ્બર્સ આપે છે અને પછી બાકીના 198 નમૂનાઓ માટે હું ફક્ત 2 કોન્સ્ટન્ટ્સ સંગ્રહિત કરું છું તેથી આ મને 396 8 404 સંગ્રહિત નંબરો આપશે હું આખો ડેટા સેટ ફરીથી બનાવી શકશે તેથી તેની સરખામણી 800 સાથે કરો તેથી મારી સંખ્યામાં અડધો ઘટાડો છે તેથી જ્યારે તમારી પાસે મલ્ટિપલ ડાઈમેન્શનમાં વેક્ટર હોય ચાલો આપણે કહીએ કે તમારી પાસે 10 ડાઈમેન્શનમાં 20 ડાઈમેન્શનમાં વેક્ટર છે અને બેઝિક વેક્ટરની સંખ્યા તે સંખ્યા કરતા ઘણી ઓછી છે તેથી ઉદાહરણ તરીકે જો તમારી પાસે A₃ 0 ડાઈમેન્શન વેક્ટર હોય છે અને બેઝિક વેક્ટર્સ માત્ર 3 પછી તમે માહિતી સંગ્રહ દ્રષ્ટિએ મળતો ઘટાડો તમે જોઈ શકો છો તેથી ડેટા સાયન્સનો આ એક દૃષ્ટિકોણ છે કેમ મૂળભૂત રીતે ડેટાને શું લાક્ષણિકતા આપે છે તે સંદર્ભમાં ડેટાને સમજવું અને તેનું લાક્ષણિકકરણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે ઓછું સ્ટોર કરી શકો અમે સ્માર્ટ ગણતરીઓ કરી શકીએ છીએ અને બીજા ઘણા કારણો છે કે અમે આ કરવા માંગીએ છીએ તમે આ ડેટા વચ્ચેના એક મોડેલને ઓળખવા માટે આ બેઝિકને ઓળખી શકો છો તમે ડેટાના અવાજમાં ઘટાડો કરવા માટેના બેઝિકને ઓળખી શકો છો તેથી આ બધા વિશિષ્ટ દ્રષ્ટિકોણ વિશે આપણે આ ડેટા સાયન્સ કોર્સ સાથે આગળ વધતા જ વાત કરીશું હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે ચાલુ રાખીશું અને પછી આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકીશું તેનો પ્રયાસ કરીશું અને સમજીશું બેઝિક વેક્ટરનું નોટેશન પ્રોજેકશન્સ હાયપર પ્લેન હાલ્ફ સ્પેસ અને તેથી વધુ જેવા ખ્યાલોને સમજવા માટે ઓર્થોગોનિલિટીના નોટેશન જે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે તે જોઈશું તેથી હું અહીંથી આગળના વ્યાખ્યાનમાં પસંદ કરીશ